એન્જિનિયર્સ માટે ડેટા સાયન્સના કોર્સના R મોડેલના વ્યાખ્યાન 2 માં આપનું સ્વાગત છે પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે R અને R સ્ટુડિયો વિશે સંક્ષિપ્તમાં પરિચય આપ્યું અને આપણે એ પણ જોયું કે R ફાઇલ કેવી રીતે બનાવવી R ફાઇલમાં કોડ કેમ લખવા અને R ફાઇલ કેવી રીતે રન કરવી આ વ્યાખ્યાનમાં આપણે એ બતાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે R ફાઇલમાં ટિપ્પણીઓ ઉમેરવી environment ને કેવી રીતે સાફ કરવું અને કેવી રીતે R ના કાર્યક્ષેત્રને સેવ કરવું ચાલો પહેલા R ફાઇલમાં ટિપ્પણીઓ કેવી રીતે ઉમેરવી તે જોઈએ તે પહેલાં એક આ પ્રશ્ન થાય કે "તમે તમારા કોડમાં ટિપ્પણી શા માટે ઉમેરશો " ટિપ્પણીઓ ઉમેરવાથી તમારા કોડની વાંચનક્ષમતામાં સુધારો થાય છે ઉદાહરણ તરીકે તમે ટિપ્પણીઓ લખી તે કોડનો હેતુ સમજાવી શકો છો અથવા તમે જે હેતુનો પ્રયાસ કરી રહ્યાં છો તે પૂરો કરવા માટે અલ્ગોરિધમ શું કરી રહ્યું છે તે સમજાવી શકો છો ટિપ્પણીઓ લખવી એ દસ્તાવેજીકરણ પેદા કરવામાં પણ અમારી સહાય કરે છે જે દસ્તાવેજીકરણ જનરેટર દ્વારા જ સોર્સ કોડની બહારની હોય છે ચાલો જોઈએ કે R સ્ક્રિપ્ટમાં એક વાક્ય પર ટિપ્પણીઓ કેવી રીતે ઉમેરવી તે પહેલાં તમે ટિપ્પણીની શરૂઆતમાં હેશ કીનો ઉપયોગ કરીને એક જ વાક્ય પર ટિપ્પણી કરી શકો છો જો તમે આ ઉદાહરણમાં જોશો તો મેં આ પ્રથમ ટિપ્પણી હેશ કી દ્વારા કરી છે જે લીલા કલરમાં ફેરવે છે અને તમે જોશો કે આ ટિપ્પણી પ્રોગ્રામ શું કરે છે તેનું વર્ણન કરી રહ્યા છે તે એક સંખ્યા લઈ રહ્યું છે અને પછી મૂલ્યની ગણતરી કરી રહ્યું છે જે તેના 10 ગણા છે તમે અહીં જોઈ શકશો કે હું એક વેરીએબલ a 10 ની વ્યાખ્યા આપી રહ્યો છું જેને હું ઇનપુટ નંબર તરીકે ટિપ્પણી કરી રહ્યો છું અને હવે હું આ કામગીરી વિશે સમજાવું છું જે અહીં થઈ રહી છે કે જે b ની ગણતરી કરી રહી છે જે a ની કિંમત ના 10 વખત છે અને આપણે આના પહેલાનાં વ્યાખ્યાનમાં જોયુ હતુ કે પ્રતીકનો ઉપયોગ કરી વેરીએબલને વેલ્યુ આપવામા આવે છે હવે તમે જોઈ શકો છો કે ટિપ્પણી કેવી રીતે તમારી સ્ક્રિપ્ટ ફાઇલને વધુ વાંચવા યોગ્ય બનાવે છે કોડની કેટલીક લાઇનોને ટિપ્પણી બનાવવા માટે પણ હેશ કી નો ઉપયોગ થાય છે તેમ કરવા માટે તમારે લાઇન ની શરૂઆતમાં હેશ કી નો ઉપયોગ કરવાનો રહેશે અહી તમે જોઇ શકો છો કે મે લાઇન a14 ને ટિપ્પણી આપવા માટે તેની શરૂઆતમાં હેશ કી મુકી છે હવે આપણે જોઈશું કે R માં એક સાથે એક કરતા વધારે લાઇનમાં ટિપ્પણીઓ કેવી રીતે ઉમેરવી બહુવિધિ ટિપ્પણીઓ આપવા માટેના બે પ્રકાર છે સૌથી પહેલા આપણે કર્સર ના મદદથી જે લાઇનો ને ટિપ્પણીઓ આપવી છે તેને સિલેક્ટ કરી લઇશુ અને પછી control shift c ના કોમ્બિનેશન કી નો ઉપયોગ કરવાથી ટિપ્પણીઓ બની જશે બીજી રીતે GUI નો ઉપયોગ કરવો કર્સરનો ઉપયોગ કરીને ટિપ્પણીઓ કરવા માંગતા લાઇનોને પસંદ કરો અને કોડ મેનુ પર ક્લિક કરો એમ કરવાથી એક પોપ અપ વિંડો ખુલશે તેમાથી આપણે comment or uncomment lines સિલેક્ટ કરવાનુ રહેશે જે તમે સિલેક્ટ કરેલી લાઇનોને comment અથવા uncomments કરી દેશે કેટલાક કિસ્સાઓમાં જ્યારે તમે source એને source with echo નો ઉપયોગ કરીને કોડ્સ રન કરશો ત્યારે તમારું કન્સોલ અવ્યવસ્થિત થઈ જાય છે કન્સોલને સાફ કરવુ એ પણ જરૂરી છે તો ચાલો જોઇએ કે કન્સોલને સાફ કેવી રીતે કરવુ શોર્ટ્કટ કી control L ના ઉપયોગ થી કન્સોલ સાફ કરી શકાય છે ચાલો એક ઉદાહરણ જોઈએ આ કોડમાં મેં a ને ડિફાઇન કર્યો છે અને b ની ગણતરી કરી a અને b ની કિંમત પ્રિન્ટ કરી છે જ્યારે હું આ કોડને source with echo થી રન કરીશ ત્યારે બધા કમાન્ડ પ્રિન્ટ થશે હવે ચાલો મારે આ કન્સોલ સાફ કરવુ છે તો મારે શુ કરવુ પડશે કે મારે કન્સોલમાં ક્લિક કરી control L કી દબાવવી પડશે આમ કર્યા પછી તમે જોઇ શકો છો કે કન્સોલ સાફ થઇ ગયુ છે એક વાતનુ ધ્યાન રાખવુ કે કન્સોલ સાફ કરવાથી તમે જે વેરિએબલ તમારી વર્કસ્પેસ મા બનાવ્યા છે તે સાફ નથી થતા પરંતુ તે તમારી વર્કસ્પેસ મા સુરક્ષિત છે હવે ચાલો જોઈએ કે R environment માંથી વેરિએબલ ને કેવી રિતે સાફ કરવા R environment માંથી વેરિએબલ ને સાફ કરવા માટે rm કમાન્ડનો ઉપયોગ કરવાનો રહેશે જ્યારે તમારે R environment માંથી એક વેરિએબલ ને સાફ કરવો હોય ત્યારે rm કમાન્ડનો ઉપયોગ કરવો જે તમને ઉપરના ફોટામા દેખાય છે હવે R environment માંથી બધા વેરિએબલ ને સાફ કરવા હોય તો rm કમાન્ડની સાથે તમારે આર્ગુમેન્ટ લિસ્ટ 1s આપવુ પડશે અથવા GUI ની મદદથી પણ environment માંથી બધા વેરિએબલ ને સાફ કરી શકાય છે જેની માટે environment history pane મા એક brush બટન છે જેને ક્લિક કરવાથી એક પોપ અપ વિન્ડો ઓપન થશે જે તમને પુછશે કે R environment માંથી બધા વેરિએબલ સાફ કરવા માગો છો જો તમે હા પર ક્લિક કરશો તો બધાજ વેરિએબલ સાફ થઇ જશે જે ત્યાં બતાવેલ છે અને તમે જોઈ શકો છો કે હવે environment ખાલી છે હવે ચાલો જોઈએ કે કેવી રીતે સેવ કરવું મે પહેલા પણ દર્શાવ્યુ છે કે R ના કાર્યસ્થળના ડેટામાં જે માહિતિ સંગ્રહિત થાય છે તે અસ્થાયી છે અને જ્યારે તમે R સેશન બંધ કરો છો અથવા R સ્ટુડિયો ફરીથી શરૂ કરો છો ત્યારે તે જાળવી રાખવામાં આવતું નથી કેટલીકવાર ડેટાને સાચવવા માટે એ જરૂરી છે કે ડેટાને સેવ કરવો પડે જે પહેલાથી જ વર્તમાન સત્રમાં છે આ ફોર્મનો ડેટા મેળવવા માટે તમે ચોક્કસ કામગીરી કરી છે અને તમે તે ક્રિયાઓને પુનરાવર્તિત કરવા માંગતા નથી અને તમારે તે સ્થળેથી પાછુ ચાલુ કરવુ છે જ્યાથી તમે છેલ્લે મુકી ને ગયા હતા એ કેસ મા તમારે તમારા ડેટાને R environment માં સેવ કરવો પડશે આવુ કરવા માટે બે રીત છે પહેલી એ એક ઓટોમેટિક ઓપ્શન છે જેમા જ્યારે તમે R સ્ટુડિયો બંધ કરશો તે તમને પુછશે કે તમે વર્કસ્પેસ ઇમેજ સેવ કરવા માગો છો કે કેમ જો તમે હા આપશો તો તે વર્કસ્પેસ મા ઉપલબ્ધ બધા વેરીએબલ ને સેવ કરશે અને જો તમે ના આપશો તો તે R સ્ટુડિયો એપલિકેશન ને બંધ કરી દેશે અને વર્કસ્પેસ માહિતી ને સેવ કરશે નહી તમે મેન્યુઅલ પદ્ધતિનો ઉપયોગ કરીને કાર્યસ્થળની માહિતીને સેવ કરી શકો છો જ્યાં તમે સેવ કમાન્ડનો ઉપયોગ કરીને ફાઇલમાં માહિતીને સેવ કરી શકો છો અને લોડ કમાન્ડનો ઉપયોગ કરીને ભાવિ સત્રો માટે સેવ કરેલી માહિતી ફરીથી લોડ કરી શકાય છે ચાલો જોઈએ કે R માં તે કેવી રીતે કરવું અહીં ઉદાહરણ મા બતાવ્યુ છે કે કોડની પહેલી લાઇન મા વેરીએબલ વર્કસ્પેસમા ફાઇલ નામ sess1 R તરીકે સેવ થશે તેથી ટિપ્પણીઓમાં તમે જોઈ શકો છો કે આ કમાન્ડ છે જેનો ઉપયોગ થી તમે એક જ ચલને સેવ કરી શકો છો જો તમે સંપૂર્ણ વર્કસ્પેસમ આ કમાન્ડનો ઉપયોગ કરવા માંગતા હોય તો આ તરીકે કરી શકો છો સેવ લિસ્ટ 1s સાથે argument all dot names true અને તમને મનગમતુ ફાઇલ નેમ આપી શકય છે આનો શોર્ટકટ કમાન્ડ પણ છે જે save dot image છે જે તમારા ડેડા ને વર્તમાન વર્કિંગ ડિરેક્ટરીમાં ડોટ આર ડેટા ફાઇલમાં સેવ કરશે એકવાર સેવ થઇ ગયા પછી તમે વર્કસ્પેસ માહિતી ને પાછી લોડ કરાવી શકો છો તેની માટે તમારે લોડ કમાન્ડ નો ઉપયોગ કરવાનો રહેશે જેમા file the file name આપવાનુ રહેશે તેથી આ વ્યાખ્યાનમાં આપણે જોયું છે કે R ફાઇલમાં ટિપ્પણીઓ કેવી રીતે ઉમેરવી કન્સોલ કેવી રીતે સાફ કરવું અને environment માં R ઓબ્જેક્સ્ટ કેવી રીતે સાફ કરવા અને આપણે R માં ઉપલબ્ધ વેરીએબલોને કેવી રીતે સેવ કરવું તે પણ જોયું હવે પછીના વ્યાખ્યાનમાં અમે તમને R મૂળભૂત ડેટા પ્રકારોનો પરિચય આપવા જઈ રહ્યા છીએ